હવે આપણે આ વિચારને બે પરિમાણમાં વિસ્તારી શકીએ છીએ અને તેનો જવાબ મારો મતલબ ભૂમિતિ ફરીથી ખૂબ સરસ છે તેથી આપણે શું કરીશું બે પરિમાણમાં સૌ પ્રથમ હું તમને એક પરિમાણમાં કહેવા માંગુ છું કે અમારી પાસે રેખાખંડના વિભાજનનું વજન કોઈ વિકલ્પ નથી 2D માં જો કે અમારી પાસે એક વિકલ્પ છે તેથી તત્ત્વો તે આ ત્રિકોણ જેવા હોઈ શકે છે જે તમે એરક્રાફ્ટની શરૂઆતમાં જોયા હતા જે તૂટી ગયું હતું પરંતુ આ એકમાત્ર પસંદગી છે વિદ્યાર્થી ના હવે તે મારી પાસે ચોરસ હોઈ શકે છે અથવા મારી પાસે લંબચોરસ ગમે તેટલા આકાર હોઈ શકે છે તેથી દરેક તત્વ તેની અંદર કેટલાક આકાર કાર્યો કરે છે તેથી અમે તેમને બેઝિસ ફંક્શન્સ કહેવાનું બંધ કરીશું હવે અમે તેમને આકાર ફંક્શન્સ કહેવાનું શરૂ કરીશું જેથી જ્યારે તમે સાહિત્ય વાંચો ત્યારે તે સરળ હોય તેથી ઉદાહરણ તરીકે જ્યારે મેં અહીં 1D લાઇન સેગમેન્ટ લીધું ત્યારે તેમાં 2 શેપ ફંક્શન્સ હતા હવે જ્યારે હું આ જમણા જેવો ત્રિકોણ લઈશ ત્યારે એકદમ ન્યૂનતમ 3 આકારના ફંક્શન હશે તો પછી આપણે ચર્ચા કરીશું કે 3 આકારના ફંક્શન કેવી રીતે યોગ્ય છે તેથી એક દરેક નોડ સાથે જોડાયેલ મૂળભૂત રીતે અધિકાર હવે જ્યારે હું અહીં જઈશ ત્યારે હું તમને અહીં ચાર શેપ ફંક્શન્સ સમજી શકીશ તેથી અમે શું કરી રહ્યા છીએ અમે અહીં આ પ્રકારના આકાર કાર્યો કરીને અજાણ્યાને મોડેલિંગમાં વધુને વધુ સુગમતા લાવી રહ્યા છીએ તેથી તે એક વસ્તુ છે જે હું તમને 2 ડીના કિસ્સામાં કહેવા માંગતો હતો હવે તમે એક વસ્તુ જોશો કે અહીં હું અજાણ્યાઓને આ નોડ પર ફંક્શનના મૂલ્યો બનાવી રહ્યો છું તે સીધું એક્સ્ટેંશન છે જે મેં 1D માં કર્યું હતું 1D માં મારા અજાણ્યાઓ આ નોડ હતા જેનાથી હું આ આકારના કાર્યોને વ્યાખ્યાયિત કરું છું સાચું બધું સારું છે હું તે વિચારને અહીં ચાલુ રાખી શકું છું અને કહી શકું છું કે નોડ્સ રાઇટ નોડ્સ એ નોડની કિંમતો અજાણી છે અને આપણે આગળની સ્લાઇડમાં જોઈશું કે શેપ ફંક્શન કેવી રીતે બનાવવું પરંતુ તમને સાહજિક વિચાર નોડ અજ્ઞાત છે શું તેઓ અન્ય પ્રકારના અજાણ્યા હોઈ શકે છે કેન્દ્ર બિંદુ ઠીક છે પરંતુ તે પણ એક અજ્ઞાત છે તો ચાલો હું બીજી રીતે પ્રશ્ન પૂછું મેક્સવેલના સમીકરણો અનિવાર્યપણે વેક્ટર સમીકરણો છે અને તેથી મારા અજ્ઞાત વાસ્તવમાં વેક્ટર છે પરંતુ હું તેમને સ્કેલર નોડ્સના સંદર્ભમાં વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તો પછી દિશાનું શું થાય તેથી જો તમે જાણો છો એવું કંઈક મારી પાસે હતું તો હું કહી શકું છું કે આ xy પ્લેનમાં છે તેથી x y નું કાર્ય લઈ શકે છે તેથી પોતે એક સ્કેલરનું મૂલ્ય છે પરંતુ જો હું સાચા વેક્ટર ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માંગતો હોય તો શું કારણ કે ઉદાહરણ તરીકે આ કિસ્સામાં H પ્લેનમાં છે TM ધ્રુવીકરણમાં H એ પ્લેનમાં એક વેક્ટર છે ધારો કે હું પ્લેનમાં H વેક્ટરનું પ્રતિનિધિત્વ કરવા માગું છું તો શું નોડ અમે મારા માટે ઉપયોગી થશે નોડ મને મદદ કરતું નથી હું તેમાંથી દિશા કેવી રીતે મેળવી શકું તે મને એક મૂલ્ય આપે છે તે મને યોગ્ય દિશા આપતું નથી તેથી આ તે છે જે આપણે જોયું છે કારણ કે આ ઓડ આધારિત તત્વો છે ધાર આધારિત તત્વો કોને કહેવાય છે તે વ્યાખ્યાયિત કરવું પણ શક્ય છે તેથી કિનારી આધારિત તત્વો અને આપણે નોડ આધારિત અને ધાર આધારિત બંને ઘટકોને જોઈશું તત્વનો આકાર સમાન રહે છે તેથી ત્રિકોણ બરાબર હવે અહીં અજ્ઞાત એ ચોક્કસ ધાર સાથે વેક્ટરની કિંમત બની જાય છે તેથી તે હવે થોડું અમૂર્ત લાગે છે પરંતુ તે સ્પષ્ટપણે બનાવશે બધું જ તે કાર્ય કરશે પરંતુ મૂળભૂત મારો મતલબ એ છે કે તમારે જે વિચારને ધ્યાનમાં રાખવો જોઈએ તે એ છે કે જો મારું અજ્ઞાત હવે આ વેક્ટરની તીવ્રતા છે તેથી જો આ વેક્ટરની તીવ્રતા હોય તો હું ઓછામાં ઓછી થોડી ધાર સાથે દિશા લાદવામાં સક્ષમ છું અને તે જ રીતે આ 3 ધાર માટે અને અહીં કોઈક સમયે જો મારે ક્ષેત્ર શોધવાનું હોય તો તે આ 3 વેક્ટર પર આધારિત કંઈકનું રેખીય સંયોજન હશે તેથી હું અવકાશના દરેક બિંદુ પર એક દિશા ઠીક કરવા માટે સક્ષમ છું તેથી ફરીથી આ એક નવો ખ્યાલ છે તેથી અમે વિગતવાર અભ્યાસ કરીશું પરંતુ તમારે જાણવું જોઈએ કે નોડ આધારિત તત્વો અને ધાર આધારિત તત્વો છે નોડ આધારિત તત્વોમાં ધાર આધારિત તત્વોની સરખામણીમાં સામાન્ય રીતે મર્યાદિત ચોકસાઈ હોય છે ધાર આધારિત તત્વોને વેક્ટર અને દિશાઓ વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર હોય છે વિદ્યાર્થીઃ તમે કોને સપોર્ટિંગ કહો છો તેથી ખૂબ જ સારો પ્રશ્ન તેથી તે પૂછે છે કે જો મારી પાસે આના જેવા 2 તત્વો હોય તો શું થાય છે તે 1D ના કિસ્સામાં જેવું જ છે મારી પાસે 2 તત્વો હતા અહીં આ નોડની કિંમત કોઈ વાંધો નથી કારણ કે ધારો કે આકાર ફંક્શન તેનું મૂલ્ય લે છે અહીં પછી તે અહીંથી નીચે જઈ શકે છે અને અહીં ગમે તે મૂલ્ય સુધી જઈ શકે છે કારણ કે આ નોડ મૂલ્ય સ્થિર હતું તેવી જ રીતે આમાં ધાર બંને તત્વો માટે સામાન્ય છે તેથી ધારની દિશા બંને તત્વો વચ્ચે સુસંગત છે તેથી એવું નથી કે ડાબા એલિમેન્ટ પર એક દિશા છે અને જમણા એલિમેન્ટ પર બીજી દિશા તે શેર કરેલ ધાર છે અગાઉ તમારી પાસે શેર કરેલ નોડ હતો હવે તમારી પાસે શેર કરેલ ધાર છે તેથી તે વહેંચાયેલ ધાર સાથે ક્ષેત્રની દિશા અનન્ય છે ત્યાં કોઈ ફ્લિપિંગ થતું નથી વિદ્યાર્થી બંને ગણતરી આપણે બાજુમાં કરીએ છીએ આવશે કારણ કે અજ્ઞાત બંને ધાર વચ્ચે સામાન્ય છે તેથી તે સમીકરણોની સિસ્ટમમાં બનેલ છે કે તમને દરેક ધાર માટે માત્ર એક જ દિશા મળશે તેથી આ વ્યક્તિ પાસે તેની પોતાની અન્ય ધાર ગમે ત્યાં નિર્દેશિત હશે સંયુક્ત રીતે જ્યારે હું સિસ્ટમના તમામ ઘટકોને જોઉં છું ત્યારે દરેક ધારની એક અનન્ય દિશા હશે તેથી તે તે છે જે કોઈપણ રમુજી દેખાતા ઑબ્જેક્ટ પર અન્ય વેક્ટરમાં ક્ષેત્રને વ્યક્ત કરવામાં ઘણી શક્તિ આપે છે વિદ્યાર્થીઃ સર સારું તમારો મતલબ ઉદાહરણ તરીકે જો હું આ ધારને a અને એજ b અને ધાર c કહું વિદ્યાર્થી ઓકે તમે કહો છો કે a અને b ની વચ્ચે દિશામાં એક મોટો ઉછાળો છે વિદ્યાર્થી હા કે સમીકરણો બંધ કાળજી લેશે કારણ કે જ્યારે હું આ ભારિત અવશેષ સ્થિતિ લાદું છું વિદ્યાર્થી ઓહ તે તે તેમાં સમાવિષ્ટ બનાવશે કે આખરે કોઈ નથી અમે મેક્સવેલના સમીકરણોનું પાલન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ મેક્સવેલના સમીકરણો 2 સંલગ્ન બિંદુઓ પર ક્ષેત્ર વચ્ચે અચાનક પલટાવવાની મંજૂરી આપશે નહીં સિવાય કે ત્યાં કોઈ સામગ્રી અથવા તેના જેવું કંઈક હોય તેથી તે સમીકરણોની સિસ્ટમ કેવી રીતે ઘડવામાં આવે છે તેમાં બનેલ છે આપણે તેના વિશે અલગ થવાની જરૂર નથી તેથી ઓછામાં ઓછા જ્યાં સુધી ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના કોર્સ સુધી આ અમે ઉપયોગ કરીએ છીએ તે પ્રકારના આધાર કાર્યો છે પરંતુ ઇલેક્ટ્રોમેગ્નેટિક એ ઇલેક્ટ્રોમેગ્નેટિક સમુદાય નથી જે હકીકતમાં મર્યાદિત એલિમેન્ટ કરવા માટેનો પ્રથમ સમુદાય નથી પ્રથમ સમુદાય ફ્લુઇડ મિકેનિક્સ લોકો મિકેનિકલ એન્જિનિયર એરોસ્પેસ ઇજનેરો હતા તમે જેને ધાર આધારિત એલિમેન્ટ કહો છો તેનો પણ તેઓ ઉપયોગ કરે છે ત્યાં ધાર આધારિત એલિમેન્ટ થોડા અલગ છે હું તમને બતાવીશ કે તેમનું શું છે તેથી ફ્લુઇડ મેક ફ્લુઇડ મિકેનિક્સ આ માત્ર એક પ્રકારનું સામાન્ય જ્ઞાન છે તેમની કિનારીઓ મારો મતલબ છે કે તેઓ ધારને પસંદ નથી કરતા જેની તેઓ ચિંતા કરે છે ફ્લુઇડ પ્રવાહની જેમ તેઓ ચોક્કસ ઇન્ટરફેસમાં કેટલું ફ્લુઇડ વહે છે તેની ચિંતા કરે છે તેથી તેમના આધારભૂત એલિમેન્ટ આકારના કાર્યો વાસ્તવમાં આના જેવા દેખાય છે આ એલિમેન્ટ વચ્ચેની સામાન્ય અથવા સંરક્ષિત માત્રા છે એક વેક્ટર જે ધારથી સામાન્ય છે જે 2 એલિમેન્ટ વચ્ચે વહેંચાયેલું છે તેથી જો આ પાણી ઇન્ટરફેસમાં વહેતું હોય તો ડાબેથી કેટલું આવે છે તે જમણી તરફ જાય છે તેથી તે સંરક્ષણ જથ્થો અહીં આ લીલો તીર છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના કિસ્સામાં આ તીર તે સુનિશ્ચિત કરે છે કે મેક્સવેલની સીમાની સ્થિતિની કઈ મિલકત છે વિદ્યાર્થી સ્પર્શક સ્પર્શક સાતત્ય અમે તેને એ રીતે બનાવીએ છીએ જે રીતે આપણે એલિમેન્ટને જ ડિઝાઇન કરીએ છીએ તેથી તમે તેને મફતમાં મેળવો છો એ જ રીતે તમે એક અલગ બાંધકામ કરો છો તમને ફ્લુઇડ મિકેનિક્સ કેસ મળે છે સામાન્ય ઘટક સાચવવામાં આવે છે તેથી તમે તેને સોલ્યુશનમાં બનાવો છો તમારે આ પ્રોપર્ટી મેળવવા માટે કંઈ વધારે કરવાની જરૂર નથી હા ઠીક છે તેથી આ ધાર આધારિત એલિમેન્ટ પણ તે વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યા છે જેમણે તે શોધ્યું નેડેલેક ઓકે પરંતુ પહેલા આપણે નોડ આધારિત એલિમેન્ટથી શરૂઆત કરીશું તેથી ચલોની સંખ્યા હાલમાં સૌથી સરળ નોડ આધારિત અથવા ધાર આધારિત એલિમેન્ટ માટે સૌથી નીચા માટે 3 છે દરેક એલિમેન્ટ દીઠ 3 અજાણ્યા છે અને તે 3 અલબત્ત વહેંચાયેલા છે વિદ્યાર્થી સર જો ડોમેનમાં n એલિમેન્ટ હોય તો કેટલા અજાણ્યા છે વિદ્યાર્થી 3 ના તેઓ 3 અજાણ્યા રહેશે નહીં કારણ કે ઘણા નોડ્સ અધિકાર વહેંચાયેલા છે તો એ જ રીતે 1 D ના કિસ્સામાં અને કેટલા નોડ છે 1 2 3 4 5 6 7 માફ કરશો 6 6 નોડ્સ છે તેથી અજ્ઞાત 6 એલિમેન્ટ છે 5 5 એલિમેન્ટ ધરાવે છે વિદ્યાર્થી 6 તમે એલિમેન્ટ દીઠ 10 નોડ શોધી શકો છો પરંતુ તેમાંથી 1 2 3 4 વહેંચાયેલ છે તેથી જે મારા બધા છે તેથી સમાન હિસાબ બે પરિમાણના કિસ્સામાં થાય છે તો હવે ચાલો આપણે પ્રથમ નોડ આધારિત ઘટકને ખરેખર સ્પષ્ટ રીતે બનાવીએ તેથી 2D માં આ પ્રથમ ઓર્ડર નોડ આધારિત એલિમેન્ટ છે તેથી હું મારો ત્રિકોણ બરાબર લઉં છું તેથી હું આ નોડને 1 નોડ 2 અને નોડ 3 કહીશ તો હું શું કરવા જઈ રહ્યો છું તેથી હું તમને અંતિમ જવાબ જણાવવા જઈ રહ્યો છું અને તમને આશ્ચર્ય થશે કે લોકો તેની સાથે કેવી રીતે આવ્યા પરંતુ જ્યારે તમે તેને જોશો ત્યારે તમે જોશો તે ખૂબ જ ભવ્ય છે હું શું કરવા જઈ રહ્યો છું હું આ ત્રિકોણની અંદર અમુક મનસ્વી બિંદુ p વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યો છું યાદ રાખો કે આકારના ફંકશન વિશે જે આખી ચર્ચા થઈ રહી છે તે આ અથવા એલિમેન્ટ ના આંતરિક ભાગ સુધી મર્યાદિત છે આ ત્ત્રિકોણની બહાર નથી ચાલો આને અનુમાનિત બિંદુને 3 નોડ સાથે જોડીએ આ મારો પોઈન્ટ P બરાબર છે હવે હું મારા પ્રથમ આકારના કાર્યને ત્રિકોણ 1 ના ક્ષેત્રફળ તરીકે વ્યાખ્યાયિત કરું છું તો ત્રિકોણ 1 શું છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ ત્રિકોણના ક્ષેત્રફળ દ્વારા વિભાજિત થાય છે આ વ્યાખ્યા બરાબર છે તેથી તેથી જ તમે નોંધ્યું છે કે તેનું N 1 તેથી હું 1 ને બાકાત રાખું છું અને તેથી તેથી તેનો અર્થ એ છે કે આ ક્ષેત્રફળ છે તો હવે ચાલો આપણે અહીં આ ફંક્શનના કેટલાક ગુણધર્મો જોઈએ તેથી x y ના કાર્ય તરીકે તે xy નું કાર્ય હશે કારણ કે xy ક્યાંથી આવશે તે આ બિંદુ P ના કોઓર્ડિનેટ્સ છે નોડ સ્થાનો નિશ્ચિત છે P અંદર ગમે ત્યાં ફરે છે કારણ કે P મારા ફંક્શનની આસપાસ ફરે છે હવે 2 પરિમાણીય કાર્ય છે કોઓર્ડિનેટ્સ અહીં આવશે બરાબર નોડ 1 પર તેની કિંમત શું છે વિદ્યાર્થી 1 નોડ 2 અને 3 0 પર ત્રિકોણ ફાલ એલ ફ્લેટ પર તેથી આ પ્રથમ ક્રમના કેસના લેગ્રેન્જ બહુપદી જેવું છે તેનું મૂલ્ય તેના પોતાના સ્થાન પર 1 અને અન્ય નોડ પર 0 છે તેવી જ રીતે આ ફંકશનની ચોક્કસ નોડ પર તેની કિંમત 1 છે 0 બાકી બધા બરાબર છે 2 થી 3 સાથે માત્ર નોડ 2 3 જ નહીં વિદ્યાર્થી 0 હજુ પણ 0 સાચું તેથી તે તંબુ જેવું છે જમણી બાજુએ તંબુની અહીં થોડી ઉંચાઈ છે જો હું તેના વિશે વિચારું છું કે તે કંઈક આના જેવું લાગે છે તો તેની કિંમત 1 છે અહીં તે 1 છે અને તે આ 2 બિંદુઓ પર 0 પર જાય છે અને તે રહે છે આ સમગ્ર ધાર સાથે 0 કરો જ્યાં સુધી તે 2 બરાબર ન પહોંચે હવે તમને લાગે છે કે આ કયા પ્રકારનું કાર્યાત્મક સ્વરૂપ લે છે શું તે સતત રેખીય ચતુર્ભુજ છે તે શું છે તેનો અર્થ x અને y માં રેખીય હોવો જોઈએ તેથી અમે તાજેતરના હાઇસ્કૂલ હેરોનનું જે પણ સૂત્ર યોગ્ય હોય તેનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી હું ફક્ત ત્રિકોણ સૂત્રનું સ્પષ્ટ ક્ષેત્રફળ લખીશ તે ત્રિકોણના ક્ષેત્રફળનું માત્ર સૂત્ર છે તેથી અહિંયા પર સ્થિરાંકોનો સંપૂર્ણ સમૂહ છે એકવાર મને મારી ભૂમિતિ મળી જાય મેં તેમાંથી ત્રિકોણ બનાવ્યા તેથી નોડ સ્થાનો આ નિશ્ચિત છે તેથી આ બધી સંખ્યાઓ તેથી હું આને ભાગાકારમાં ઘટાડી શકું છું કારણ કે છેદ ક્ષેત્રફળના બમણું છે તેથી આપણે જોઈ શકીએ છીએ કે x અને y માં આ એક સરસ એક પરિમાણીય કાર્ય છે એ જ રીતે હું વ્યાખ્યાયિત કરી શકું છું કે મારે મારા તરીકે શું વ્યાખ્યાયિત કરવું જોઈએ ત્રિકોણ 2 ત્રિકોણ દ્વારા જે ક્ષેત્રફળ બરાબર છે અને તે જ રીતે વિસ્તાર હશે તેથી આ 3 આકારના તમામ ફંક્શન રેખીય ફંક્શન છે તો તમે વિચારી શકો કે ભૌમિતિક ચિત્ર શું છે હું મારા કાર્ય માટે શું કરી રહ્યો છું તેથી તમે બધા સંમત થાઓ છો કે આ વિઝ્યુલાઇઝેશન જે મેં તમને નોડ 1 અને 0 પર 1 ની ઊંચાઈવાળા ટેન્ટની જેમ બતાવ્યું છે ત્યાં સુધીમાં તે નોડ 2 3 સુધી પહોંચે છે અને 2 3 ને જોડતી રેખા હવે જો હું કોઈ ફંક્શન લઉં તો કહો તેથી x નહિ પરંતુ x y શું દેખાવાનું છે જો તમે આની કલ્પના કરવા માંગતા હોવ તો તે કેવું દેખાય છે વિદ્યાર્થી તેના પર પ્લેન ટેન્ટ જેવું પ્લેન ફરીથી ટેન્ટ જેવું અને સ્ટેન્ડની ઊંચાઈ 1 2 અને 3 એ આલ્ફા બીટા ગામા રાઈટ છે તેથી જો હું મારી અદભૂત ચિત્ર કૌશલ્યનો ઉપયોગ કરવા જઈ રહ્યો છું તો તે આલ્ફા પછી ગામા અને બીટા હશે અને તે એક પ્લેન છે જે અહીં આ ઊંચાઈઓથી સસ્પેન્ડેડ છે તેથી જ્યારે તમે નજીકના એલિમેન્ટમાં જશો ત્યારે તમને શું મળશે તો આ 1 ત્રિકોણ છે ઉદાહરણ તરીકે અહીં બીજો ત્રિકોણ હશે ચાલો કહીએ કે આની કેટલીક કિંમત છે તેથી જ્યારે હું બીજા ત્રિકોણને ધ્યાનમાં લઈશ ત્યારે તેની ઊંચાઈ કેટલી હશે તેનો અર્થ એ કે તે કેવો દેખાશે વિદ્યાર્થી તે થઈ ગયું છે તે અહીંથી આ રીતે બીજા તંબુની જેમ જશે પરંતુ તેની સાથે તેની કિંમત સાચવવામાં આવશે તે સમાન મૂલ્ય હશે ત્યાં કોઈ નહીં હોય આ 2 તંબુઓ એક જ લાઇન પર આવશે અને મળશે અહીં કોઈ કૂદકો મારશે નહીં કારણ કે અમે જે રીતે તેને બનાવ્યું છે આલ્ફા પર જે કંઈ થઈ રહ્યું છે તેનો આના પર વધુ પ્રભાવ છે કારણ કે જે રીતે તમે અહીં આવો છો ત્યાં સુધીમાં આને અનુરૂપ આકારનું કાર્ય 0 થઈ જશે તેવી જ રીતે અહીં જે કંઈ થઈ રહ્યું છે તેનો આના પર કોઈ પ્રભાવ નથી તેથી આ લીટીમાંથી આ કેવળ અને દ્વારા શોધી શકાય છે જે આ બંને એલિમેન્ટ માટે સામાન્ય છે તેથી મને એક સ્મૂધ ફંક્શન સતત મળ્યું છે મારો મતલબ કે તે સતત ફંક્શન છે જે અલગ નથી કારણ કે આપણે અહીં તેની 2 લીટીઓની મીટિંગ જોઈ શકીએ છીએ તેથી ભિન્નતા ત્યાં નથી ભલે તેઓ ન મળે વિદ્યાર્થી તે જ તમારા સમાન કરારમાં કન્વર્ટ કરો સમાન રેખા વિદ્યાર્થી એ જ લાઇન એ જ લાઇન સામાન્ય ધાર વિદ્યાર્થી સામાન્ય ધાર અને વિદ્યાર્થી અહીં જો તે કામ કરતું નથી ના તમારા ધારો કે તે બરાબર થશે નહીં તો ચાલો આ ઓકે સાથે એક દૃશ્ય જોઈએ તો આ તમારી એક ધાર આ રીતે આવે છે બીજી ધાર આ રીતે આવે તો વિદ્યાર્થી તે ત્રીજો કરી શકે છે ત્રીજાનો આ રેખા પર કોઈ પ્રભાવ નથી તો આ મારું હતું હું અહીંથી આ દિશામાં જોઈ રહ્યો છું આ મારી ઊંચાઈ હતી અને આ મારી ઊંચાઈ હતી જો આ 2 એક જ બિંદુ પર મળ્યા ન હોય તો તમારા માટે તેને ઠીક કરવાનો કોઈ રસ્તો નથી કારણ કે અહીં જે કંઈ પણ થઈ રહ્યું છે તેની અહીં કોઈ ભૂમિકા નથી અહીં જે કંઈ થઈ રહ્યું છે તે અહીં રમવાનો કોઈ નિયમ નથી અહીં આ રેખાની ઊંચાઈનું મૂલ્ય અને દ્વારા શુદ્ધપણે નિશ્ચિત છે તેથી તમને મફતમાં સાતત્ય મળે છે અને તે વહેંચાયેલ નોડ્સ છે વિદ્યાર્થી હા 2 એલિમેન્ટ માટે તેથી તેઓએ શેર કર્યું કે તેમની પાસે અલગ મૂલ્ય નથી તેથી તમે જોઈ શકો છો કે તે ખૂબ જ સરસ સાતત્ય ગુણધર્મ બેઝિસ ફંક્શનમાં બનેલ છે તેથી તેથી મને જે સોલ્યુશન મળે છે તે પણ તેનું પાલન કરે છે મારો મતલબ કે હું મારા સોલ્યુશનને આ આધારે પ્રોજેકટ કરી રહ્યો છું તેની પાસે આ સરસ ગુણધર્મો હશે